નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે મારું નામ છે ડો બિપ્લબ દત્તા આ વર્ગમાં જોડાવવા બદલ આપનો આભાર આજે આપણે બિનશરતી સેવા ગેરંટી વિશે ચર્ચા કરીશું બિનશરતી સેવા ગેરંટી ઓફર કરવાથી ગ્રાહકોને એ વાતની ખાતરી થઈ જાય છે કે તેઓને સેવા કંપની તરફથી જે સેવાઓ પ્રાપ્ત થાય છે તેનાથી તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે સ્વાભાવિક રીતે આ પ્રકારની સેવા ગેરંટી કંપની ઉપર દબાણ કરે છે કે સેવા કંપનીના ઉલ્લેખિત તમામ સેવા ગુણવત્તાની ખામીઓને ગેરંટીમા સમાવવામાં આવી છે કારણ કે ગેરંટી વગર સેવા ગુણવત્તાની ખામીઓના કિસ્સામાં કંપની ગ્રાહકોને પૈસા પરત કરવા માટે જવાબદાર છે બિગ બજાર જેવી મોટી રિટેલ કંપની એ બાબતની ગેરંટી આપે છે કે જો ગ્રાહકોને સમાન વસ્તુઓ બીજી જગ્યાએ સસ્તી મળશે તો બિગ બજાર તફાવતની કિંમત પરત કરશે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસક્રમ પૂર્ણ થયાના 10 દિવસમાં નોકરીની ખાતરી આપે છે અહીં સેવા ગેરંટીનું બીજું એક ઉદાહરણ આપેલ છે એક ગ્રાહકે એક દુકાનમાંથી ટી શર્ટ ખરીદ્યું તેને ઘેર લઈ ગયો ટી શર્ટનું ટેગ કાઢી નાખ્યું તેમજ તમામ બિલોનો પણ નિકાલ કરી દીધો બીજા દિવસે ગ્રાહકને લાગ્યું કે ખરીદેલી ટી શર્ટ તેમના પુત્ર માટે થોડી નાની છે પરંતુ તે ટી શર્ટ પરત કરવા માટે ખચકાતા હતા કારણ કે તેમણે ખરીદીના બિલ તથા અન્ય પુરાવાનો નિકાલ કરી દીધો હતો તેમ છતાં આશ્ચર્ય રીતે ગ્રાહક જયારે દુકાનમાં ગયા ત્યારે દુકાનદારે નાની ટી શર્ટ પરત લઈ લીધી અને તેમને યોગ્ય સાઈઝની ટી શર્ટ ખરીદવા માટે બીજા કાઉન્ટર ઉપર જવાની વિનંતી કરી આ કિસ્સામાં એ સ્વાભાવિક છે કે ગ્રાહક દુકાનદારના આ અભિગમથી ખૂબ જ ખૂશ હતો તેમજ અન્ય ઘણા લોકોને પણ પોતાના અનુભવ વિષે વાત કરી ઘણી સેવા કંપનીઓ બિનશરતી સેવા ગેરંટી ઓફર કરવામાં ડરતી હોય છે કારણ કે તેમને એવું લાગે છે કે ગ્રાહકો આવા પ્રકારની ઓફરનો લાભ લઈને કંપનીને છેતરશે આ ઉપરાંત ગેરંટી સાથે સંકળાયેલા બાહ્ય પરિબળો પણ સેવા કંપનીના નિયંત્રણમાં હોતા નથી ઊદાહરણ તરીકે ડોમિનોઝ 30 મિનિટની અંદર પીઝાની ડિલિવરીની ખાતરી આપે છે અથવા પીઝા મફતમાં આપવામાં આવશે આ કિસ્સામાં ડોમિનોઝે એ વાતનુ ધ્યાન રાખવું પડે છે ગ્રાહકનુ ઘર વધારે ટ્રાફિકવાળા એરિયામાં નથી તેમ જ ડિલિવરી કરતા વાહનો પણ સારી સ્થિતિમાં છે સારી બિનશરતી સેવા ગેરંટીના લક્ષણો શું હોવા જૉઈએ ગેરંટીના નિયમો અને શરતો સરળતાથી સમજી શકાય તેવા સ્પષ્ટ હોવા જોઈએ જયારે સેવાની ગેરંટી આપવામાં આવે છે ત્યારે ગ્રાહકોએ શું અપેક્ષા રાખવી તે સમજવું જોઈએ અને કર્મચારીઓએ શું આપવું તેની તેમને ખાતરી હોવી જોઈએ સેવા ગેરંટી સેવાની સંપૂર્ણ નિષ્ફળતાને આવરી લે તેવી હોવી જોઈએ તેમજ સરળતાથી વાપરી શકાય તેવી હોવી જોઈએ જેથી કરીને સેવા ગ્રાહકો સેવા ગેરંટીના પરિણામથી સંતુષ્ટ થાય ઉપરોક્ત દર્શાવેલ સેવા ગેરંટીની લાક્ષણિકતાઓને કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય જો સેવા કંપનીને એવું લાગતું હોય કે સેવા ગેરંટીને નક્કી કરવામાં ગ્રાહકોને સામેલ કરવા જોઈએ તો સેવા કંપનીનો અભિગમ સાચો છે સેવાની અન્ય વિશેષતાઓની જેમ સેવા ગેરંટીમાં પણ ગ્રાહકો કર્મચારીઓ મેનેજરો માલિકો અને કંપનીના અન્ય હિસ્સેદારોના સૂચન લેવા જોઈએ બિનશરતી સેવા ગેરંટી ગ્રાહકોને કંપનીની સેવાઓની ગુણવત્તા અંગે સંપૂર્ણ ખાતરી આપે છે જેથી કંપનીની બ્રાન્ડ ઈમેજ વધે ગ્રાહકો ગેરંટી વગરની સેવા કરતા ગેરંટી આપતી સેવાને ખરીદવા માટે વધારે કિંમત ચૂકવવા પણ તૈયાર હોય છે આ વીડિયો જોવા બદલ આભાર મને આશા છે કે આ વર્ગમાં તમને મદદ મળી હશે